શુભેચ્છાઓ સીધી સૂચના પર મોડ્યુલ 3 યુનિટ 10 માં આપનું સ્વાગત છે પહેલાના એકમમાં આપણે મેરિલના સિદ્ધાંતોના આધારે સૂચના ડિઝાઇનને સમજી હતી તે અગાઉ આપણે મેરિલના શીખવાના પ્રથમ સામાન્ય સિદ્ધાંતો જોયા તેના આધારે આપણે એક સૂચના ડિઝાઇન જોઈ ઉપરાંત આપણે જોયું કે સૂચનાત્મક ડિઝાઇન જે મેરિલનાં પાંચેય સિદ્ધાંતો અમલ કરે છે તે અજોડ નથી આ એકમથી આગામી 3 4 એકમો માટે આપણે સૂચનાના કેટલાક પ્રખ્યાત મોડેલો જોઈશું જેનું સાહિત્ય ઉપલબ્ધ છે આ અભિગમો સંબંધિત સંશોધનનું યોગ્ય કાર્ય અસ્તિત્વમાં છે આપણી પાસે આ સૂચનોની અસરકારકતા અને કાર્યક્ષમતા સંબંધિત પ્રયોગમૂલક પુરાવા પણ છે આપની પાસે આ સૂચનાત્મક પદ્ધતિઓ કેવી રીતે વપરાઇ છે તે સંબંધિત કેટલીક માહિતી પણ છે તમારામાંથી કેટલાક કદાચ આ કેટલીક પદ્ધતિઓથી પરિચિત હશે પરંતુ આ પદ્ધતિઓ માં થયેલાં નોંધપાત્ર સંશોધનને લીધે આપણે હવે તેમને ખૂબ રચનાત્મક અને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ જો તમે તમારી પોતાની સૂચનાત્મક અભિગમની રચના કરી રહ્યા છો તો આ એક પ્રકારનો સંદર્ભ તરીકે સેવા આપી શકે છે જેની સામે તમે ચકાસી શકો છો અને જોઈ શકો છો કે તમારા સૂચનાત્મક અભિગમમાં આ શ્રેણીની પ્રથમ સીધી સૂચના નાં બધા જરૂરી ઘટકો હાજરછે કે નહીં આ એકમમાં આપણે સીધી સૂચનાના સિદ્ધાંતો સમજીશું પરંપરાગત વર્ગખંડમાં સેટિંગમાં આ રૂબરૂ સૂચના આવશ્યક છે તેવું કહી શકાય સંભવત આપણામાંના મોટા ભાગના તેનાથી ખૂબ પરિચિત છે પરંતુ સીધી સૂચનાની આ જાણીતી પદ્ધતિના બધા ઘટકો શું છે તે જોવા માટે આપણે તેને વધુ વ્યવસ્થિત રીતે જોવી પડશે પરંપરાગત વર્ગખંડની સેટિંગમાં આ મૂળ રૂપે સૂચના છે અને ખાસ કરીને ઔપચારિક કાર્યક્રમોમાં સૂચના માટે આ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે ઔપચારિક કાર્યક્રમોમાં નિયત સમયમાં વિતરિત કરવામાં આવતી સામગ્રી સામાન્ય રીતે ખૂબ વિશાળ હોય છે અભ્યાસક્રમ સામાન્ય રીતે એકદમ વ્યાપક હોય છે અને સૂચનાનું સમયપત્રક એકદમ સખત હોય છે પરીક્ષણો ક્વિઝ આંતરિક આકારના અન્ય ઘટકો અને છેલ્લે પરીક્ષાથી સેમેસ્ટર સમાપ્ત થાય છે જ્યારે આ બધા નું સંચાલન પ્રમાણમાં કઠોર હોય છે તેથી કોઈપણ વિશિષ્ટ પદ્ધતિને લાગુ કરવા માટે ઉપલબ્ધ સમયની માત્રામાં તીવ્ર પ્રતિબંધો છે તે સંદર્ભમાં સીધી સૂચના એ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા અભિગમ તરીકે ચાલુ રહે છે કારણ કે આ આપેલ અવરોધ હેઠળ સ્ત્રોતના ઉપયોગની બાબતમાં તે એકદમ કાર્યક્ષમ છે તે અસરકારક પણ હોઈ શકે છે આ અભિગમને ખૂબ જ આકર્ષક બનાવવામાં કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ તે અશક્ય નથી તેને ચોક્કસ પ્રયત્નોની જરૂર છે મુખ્યત્વે જો આપણે જોઈએ તો પ્રાધાન્યતા મુજબ જો કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે તો અસરકારકતાની સાથે સાથે સૂચનાનાં રોકાણની પ્રકૃતિ પણ વધારે છે આ અભિગમ માટેની પ્રાથમિક પ્રેરણા એ કાર્યક્ષમતા છે અલબત્ત આ અભિગમની તેમની તમામ ભિન્નતા સાથે ની એક સામાન્ય ચિંતા એ છે કે એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પ્રમાણમાં એકરૂપ હોય છે વિદ્યાર્થીઓનાં પ્રવેશ સ્તરની યોગ્યતાના સ્તરે તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં અને તેમની પ્રેરણાઓમાં પણ નોંધપાત્ર તફાવતો હાજર છે આ તફાવતોને સીધી સૂચનામાં સમાવવાનું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે તેમ છતાં આપણે આ હકીકતને અવગણી શકીએ નહીં કે વિદ્યાર્થીઓ ની જ્ઞાનાત્મક ક્ષમતાઓ અને પૂર્વશરતી જ્ઞાન અને પ્રેરણાઓમાં નોંધપાત્ર તફાવત છે ધીમા શીખનારાઓ તેમજ ઝડપી શીખનારાઓ અને સંભવત નીચી પ્રેરણા સ્તરવાળા અને ઉચ્ચ પ્રેરણાના સ્તરવાળા લોકોને સંબોધવા માટે આપણને વિશેષ અભિગમોની જરૂર છે પરંતુ તે સીધી સૂચનાનો ઉપયોગ કરવામાં આવે ત્યારનાં અભિગમ નું એક અલગ પાસુ હશે સીધી સૂચના પોતાનામાં આ તફાવતોને સમાવવામાં ખૂબ સારી નથી સાહિત્યમાં સીધી સૂચના માટેના ઘણા નમૂનાઓ સૂચવવામાં આવ્યા છે આ બધા મોડેલોનો એક સામાન્ય લક્ષણ એ છે કે વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા સક્રિય રજૂઆત દ્વારા આવશ્યક સામગ્રી શીખવવામાં આવે છે બીજી સામાન્ય લાક્ષણિકતા એ છે કે શિક્ષક સૂચનાની સમગ્ર પ્રક્રિયાના નિયંત્રણમાં હોય છે તેમ છતાં શિક્ષકો વિદ્યાર્થીઓની પસંદગીને ધ્યાનમાં લેતા હોય છે આવું કરવા છતાં શિક્ષકો સમગ્ર પ્રક્રિયાના નિયંત્રણમાં હોય છે તેથી સીધી સૂચના એ મૂળભૂત રીતે શિક્ષક આધારિત પ્રક્રિયા છે શિક્ષક વિદ્યાર્થી ક્રિયાપ્રતિક્રિયાઓને આપવામાં આવતા મહત્વ પર ભાર મૂકવા માટે અહીં પ્રસ્તુત મોડેલને વ્યવહારિક મોડેલ કહેવામાં આવે છે બતાવેલ મોડેલ મુજબ મુખ્યત્વે ત્રણ તબક્કાઓ છે એક રજૂઆત તબક્કો પ્રેક્ટિસ તબક્કો આકારણી અને મૂલ્યાંકનનો તબક્કો પછી મોનિટરિંગ અને પ્રતિસાદનો એક ઘટક પણ છે જે ખરેખર આ ત્રણેય તબક્કાઓમાં કાર્ય કરે છે અને જ્યારે જરૂરી હોય ત્યારે મોનિટરિંગ અને પ્રતિસાદ પાસા ચિત્રમાં આવે છે તેથી આકૃતિમાં તમે જોઈ શકો છો કે રજૂઆત આકારણી અને મૂલ્યાંકન પ્રસ્તુતિના ત્રણેય તબક્કાઓ પર દેખરેખ અને પ્રતિસાદથી લઈને તીર છે પ્રથમ તબક્કો રજૂઆતના તબક્કામાં નીચેની પાંચ પ્રવૃત્તિઓ છે સમીક્ષા કારણ સમજૂતી તપાસ અને જવાબ ચાલો આપણે આ પાંચ સૂચનાત્મક પ્રવૃત્તિઓને કેટલાક વિગતવાર જોઈએ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનમાંથી તે સારી રીતે જાણીતું છે કે હાલની જ્ઞાનાત્મક રચનાઓ સાથે નવી માહિતીને જોડવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ મેરિલનો પણ મુખ્ય સિધ્ધાંત છે રજૂઆતના તબક્કાની પ્રથમ ત્રણ પદ્ધતિઓ સમીક્ષા શું અને શા માટે એક સમૃદ્ધ માળખું પ્રદાન કરે છે જેની અંદર સૂચના આવશે તેથી મુખ્યત્વે આ મેરીલના સિદ્ધાંતો પર આધારિત આઈડી ના સક્રિયકરણ અને ધ્યાનને અનુરૂપ છે જેની આપણે છેલ્લા એકમમાં ચર્ચા કરી છે ટ્રાન્ઝેક્શન મોડેલ આ ત્રણ સૂચનાત્મક પ્રવૃત્તિઓને એક વિશિષ્ટ ક્રમમાં સમીક્ષા શું અને શા માટે સૂચિબદ્ધ કરે છે જો કે જો યોગ્ય લાગે તો પ્રશિક્ષક આ ક્રમ બદલી શકે છે મહત્ત્વની વાત એ છે કે નવી માહિતીનો ખુલાસો શરૂ થાય તે પહેલાં આ ત્રણેય પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ ગઈ હોય છે પ્રશિક્ષક નવા જ્ઞાન તરફ આગળ વધે તે પહેલાં આ ત્રણેય પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ હોવી આવશ્યક છે સમીક્ષા શું અને શા માટે સમીક્ષા થનારા નવા અધ્યયનની પૂર્વશરત પૂર્વજ્ઞાનને સક્રિય કરે ત્યાં ઘણા સૂચનાત્મક ઘટકો છે જેનો ઉપયોગ શિક્ષક આ હેતુ માટે કરી શકે છે શિક્ષક અને વિદ્યાર્થી મળીને સમીક્ષા કરી શકે છે તથા આવી સામગ્રીની ચર્ચા કરી શકે છે શિક્ષક એવી પ્રવૃત્તિ બનાવી શકે છે કે જેમાં વિદ્યાર્થીઓને અગાઉની શીખી ગયેલી સંબંધિત પૂર્વજરૂરી યોગ્યતાઓનો ઉપયોગ કરવાની જરૂર હોય આ પ્રવૃત્તિ સમસ્યા અથવા નાના ક્વિઝને હલ કરો તેવી હોય શકે છે અથવા કોઈ ચોક્કસ સમસ્યા વિશેના કોઈ ખાસ અભિગમની ચર્ચા કરી શકે છે તે જૂથ ચર્ચા હોઈ શકે છે સંબંધિત પૂર્વજરૂરી યોગ્યતાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કેટલાક સૂચનાત્મક ઘટકો પસંદ કરી શકાય છે વિદ્યાર્થીઓ પહેલાની યોગ્યતા અને નવી યોગ્યતા વચ્ચે કડીઓ બનાવવા માટે સમર્થ હોવા આવશ્યક છે તેથી આ પ્રથમ પ્રવૃત્તિ છે જે આપણે કરવી જોઈએ શું એ વિદ્યાર્થીઓને જે સૂચનાત્મક એકમના અંતમાં આપણાં માટે કરવાનું છે તેવી અપેક્ષા છે તે એક સ્પષ્ટ નિવેદન છે જે અભ્યાસક્રમનું પરિણામ અથવા યોગ્યતા છે આ અભ્યાસક્રમના પરિણામ સક્ષમતાના સંબંધમાં પ્રશિક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે તે મૂલ્યાંકન ઉપકરણોને સ્પષ્ટ કરવા માટે સારી પ્રથા છે આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વિદ્યાર્થીઓએ જાણવું જ જોઇએ કે તે કઇ માપદંડ હશે જેના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે આગળ પ્રશિક્ષક દ્વારા જે આકારણી ઉપકરણો ઉપયોગમાં લેવામાં આવશે તે જણાવવાની પ્રથા સારી છે જે વિદ્યાર્થીઓ ને શીખવવામાં યોગ્ય દિશા પ્રદાન કરશે એક ચોક્કસ આપેલ કુશળતા અભ્યાસક્રમના પરિણામને અનુરૂપ ઘણાં સૂચના સત્રો હોઈ શકે છે જો તેવું હોય તો તે કોઈ પાઠની રૂપરેખા પ્રદાન કરવામાં પણ મદદરૂપ થશે કે આ દરેક પાઠમાં ચર્ચા માટેના વિષયો શું હશે અને સામગ્રીનું અનુક્રમ કેવી રીતે આગળ વધશે જો આ સૂચનાત્મક એકમની રૂપરેખા પણ આ પાઠ આગળ રજૂ કરવામાં આવે તો તે પણ મદદરૂપ થશે 'શું' તબક્કામાં આપણે ભણતરના પરિણામનું સ્પષ્ટ નિવેદન અધ્યયન નિષ્પતિ અથવા યોગ્યતા પ્રદાન કરીએ છીએ આપણે જણાવીએ છીએ કે આકારણીનાં સાધનો કયા હશે આપણે પાઠ ની એક રૂપરેખા પણ પ્રદાન કરીએ છીએ અથવા જેને તમે સૂચનાની રૂપરેખા કહી શકો છો હવે પછીનો મહત્ત્વનો મુદ્દો છે 'કેમ ' પ્રશિક્ષકે સંતોષકારક રીતે વિદ્યાર્થીઓને આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ " મારે આ ભણતર પ્રક્રિયામાં શા માટે રોકાવું જોઈએ ' 'તેનાથી મારામાં શું છે તે મારા વ્યવસાય સાથે કેવી રીતે સુસંગત છે જ્યાં હું આ જ્ઞાનનો ઉપયોગ કરવા જઇ રહ્યો છું આ વિશેષ શીખવાની પ્રવૃત્તિમાંથી હું કઈ પ્રકારની સમસ્યા હલ કરવાની કુશળતા મેળવી શકું ' આ પ્રકારના પ્રશ્નો ખરેખર શીખનારાઓના મનની પાછળ હશે અને જ્યાં સુધી પ્રશિક્ષક આ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શકશે નહીં ત્યાં સુધી ભણતરનો ભોગ બનવાની સંભાવના છે શિક્ષક સંબંધિત અભ્યાસક્રમોમાં આવશ્યક આવડત થી વિવિધ પ્રકારના ટુચકાઓ ચર્ચાઓ કેસ અધ્યયનો ઉપયોગ કરી શકે છે અને તેનાથી વિદ્યાર્થીઓ જણાવેલ અધ્યયન નિષ્પતિ યોગ્યતાનું મહત્વ તેના વ્યાવસાયિક જીવન માટે જુએ છે આ અનિવાર્યપણે તે ધ્યાન આકર્ષિત કરો છે જેની પહેલાના એકમમાં આપણે ચર્ચા કરી હતી પ્રશિક્ષક માટે વિદ્યાર્થીઓ અર્થપૂર્ણ શિક્ષણમાં જોડાવ માટે સક્ષમ છે તેની ખાતરી કરવા માટે આ ખૂબ મહત્વનું છે આ સ્તર પર સૂચનાત્મક ઘટકોની વિશાળ પસંદગી અસ્તિત્વમાં છે પ્રશિક્ષક પરિસ્થિતિના પરિબળોના આધારે યોગ્ય દાખલા યોગ્ય ઉપયોગો પસંદ કરી શકે છે પરંતુ તે ખૂબ મહત્વનું છે કે વિદ્યાર્થીઓને "મારે આ શિક્ષણ પ્રક્રિયામાં શા માટે રોકાવું જોઈએ" તે અંગે સંતોષકારક જવાબ મળવો જોઈએ પછી નવી સામગ્રી પરની વાસ્તવિક સૂચના શરૂ થાય છે તેથી સૂચનાત્મક પ્રવૃત્તિઓ 1 2 3 વાસ્તવિક સૂચના માટે એક પ્રકારનો પ્રસ્તાવના રચે છે ૪ એ સમજૂતી છે જ્યાં નવી સામગ્રી પરની સૂચના શરૂ થાય છે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે સૂચના એ વિદ્યાર્થીઓને જણાવેલ કુશળતા પ્રાપ્ત કરવા અને તે કુશળતા દર્શાવવા માટે સુવિધા માટે આપવી જોઈએ આપેલ અધ્યયન નિષ્પતિ યોગ્યતા માટે જે પણ સૂચનાત્મક ઘટકો શ્રેષ્ઠ અનુરૂપ છે તે પ્રશિક્ષક દ્વારા લેવામાં આવે છે આ તદ્દન પ્રશિક્ષકની પસંદગી છે વિશિષ્ટ અભ્યાસક્રમનું પરિણામ યોગ્યતા આપવામાં આવે છે જે અધ્યયન નિષ્પતિ અથવા યોગ્યતાના વર્ગીકરણના સ્તરોના આધારે સૂચનાત્મક ઘટકો સૌથી અસરકારક રહેશે જ્ઞાનાત્મક પ્રક્રિયા સ્તર જ્ઞાન વર્ગના આધારે પ્રશિક્ષક દ્વારા યોગ્ય સૂચનાત્મક ઘટકો પસંદ કરી શકાય છે તેથી તેનો આ ભાગ એક સંપૂર્ણ પ્રશિક્ષક નિર્ણય છે મૂળભૂત રીતે સૂચનાત્મક ઘટકોની પસંદગી કરવી આવશ્યક છે આ મેરિલના નિદર્શન ને અનુરૂપ છે ચકાસણી અને પ્રતિક્રિયા એ શીખવાની ક્રિયા યોગ્ય રીતે થઈ રહી છે તેની ખાતરી કરવા માટેની ખૂબ જ ચાવીરૂપ પ્રવૃત્તિ છે સૂચના દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની નવી સામગ્રી જે પ્રશિક્ષક દ્વારા રજૂ કરવામાં આવે છે તેના શીખવા અંગે તપાસ કરવી જ જોઇએ આ તપાસનો હેતુ વિદ્યાર્થીઓની સમજ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે કે કેમ તે તપાસવાનો છે વિભાવનાઓને યોગ્ય અર્થમાં સમજવામાં આવી રહી છે કે કેમ પ્રક્રિયાગત પગલાંને યોગ્ય અર્થમાં સમજવામાં આવી રહ્યું છે કે કેમ તે તપાસવાનો છે મૂળભૂત રીતે તે ખૂબ જ ઝડપી અને ટૂંકી રચનાત્મક આકારણી છે આ ચકાસણીનાં પરિણામો પ્રશ્નોની ચકાસણી પ્રશિક્ષકને જ્યાં જરૂરી હોય ત્યાં સૂચનાને સુસંગત કરવામાં મદદ કરશે આ ડેટા સૂચનાને સુધારવામાં મદદરૂપ થશે અને આપણે જ્યારે આ તબક્કો જોશું જે આકારણી અને મૂલ્યાંકન છે તેના પર વધુ ચર્ચા કરીશું આ ચકાસણી દરમિયાન રાહ જોવાની કાળજીપૂર્વક યોજના કરવી પણ મહત્વપૂર્ણ છે ત્યાં બે પ્રકારનાં પ્રતીક્ષા સમય હોય છે એક પ્રશિક્ષક દ્વારા તપાસ અને વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ જવાબ વચ્ચેનો છે હું ત્યાં કેટલી રાહ જોઉં છું બીજો રાહ સમય વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા અને શિક્ષકની પ્રતિક્રિયા વચ્ચેનો છે અહીં પણ આપણે કાળજીપૂર્વક યોજના ઘડીશું ખૂબ રાહ જોવાનો સમય કદાચ વર્ગને થોડો અશાંત બનાવશે અને કદાચ ધ્યાન ભટકી જશે અને જો પ્રતીક્ષા કરવાનો સમય ખૂબ નાનો હોય તો સંભવ છે કે વિદ્યાર્થીઓને શિક્ષકનાં પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતો સમય ન મળતો હોવાને કારણે કંઈક અંશે નિરાશ થવાની સંભાવના છે આ પ્રતીક્ષા સમયનું આયોજન કાળજીપૂર્વક કરવું આવશ્યક છે ઘણા પરિસ્થિતિગત પરિબળો આને અસર કરે છે આપણા વર્ગમાં જે પ્રકારનું શીખનારા એકરૂપતા છે જે ચોક્કસ કોર્સ શીખવવામાં આવે છે વર્ગખંડનો સંદર્ભ આ બધા ચિત્રમાં આવશે એવી કોઈ રેસીપી નથી કે જે આપણને જણાવે કે પ્રતીક્ષા સમય શું હોવો જોઈએ મૂળભૂત રીતે તે પ્રશિક્ષક છે કે જેણે ખરેખર આ સૂચના કેવી રીતે થઈ રહી છે તેના આધારે નિર્ણય લેવો પડશે તે પછી તબક્કો બી 'પ્રેક્ટિસ' સાથે સંબંધિત છે તે વ્યાપકપણે સ્થાપિત થયું છે કે હસ્તગત કરવામાં આવતી કુશળતાનો અભ્યાસ કરવાની ઘણી મોટી તકો સાથે શીખનારાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણનું નિર્ણાયક તત્વ બની રહે છે વિદ્યાર્થી નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જો વિદ્યાર્થીને તે જ્ઞાનને શક્ય તેટલી વહેલી તકે કોઈ સમસ્યાને હલ કરવા માટે સક્ષમ કરવામાં આવે તો શીખવાનું વધુ ઉંડું થાય છે આ શીખવાનો એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે વિદ્યાર્થીઓએ ખરેખર ઉંડી સમજણ મેળવવા માટે તેમના જ્ઞાનનો ઉપયોગ કરે તે આવશ્યક છે સીધી સૂચના મોડેલના પ્રેક્ટિસ તબક્કામાં ત્રણ પાસાં છે માર્ગદર્શિત પ્રથા સ્વતંત્ર અભ્યાસ અને સમયાંતરે સમીક્ષા માર્ગદર્શિત પ્રથા જેમ તેનું નામ સૂચવે છે તેનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ શિક્ષકની સીધી દેખરેખ હેઠળ નવા હસ્તગત જ્ઞાન અને કુશળતાની અરજીનો અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે અથવા નાના જૂથોમાં કામ કરી શકે છે પરંતુ શિક્ષકે વિદ્યાર્થીની પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ અને વિદ્યાર્થીઓને તેમની પ્રેક્ટિસમાં મદદ કરવા માટે તરત જ પ્રતિસાદ આપવો આવશ્યક છે જેનો અર્થ એ કે પરંપરાગત વર્ગખંડમાં જ્યાં વર્ગખંડનું કદ એકદમ મોટું હોય 60 70 વિદ્યાર્થીઓનો વર્ગ હોવો અસામાન્ય નથી એક શિક્ષક માટે વિદ્યાર્થીની પ્રવૃત્તિની નજીકથી દેખરેખ રાખવા અને ઉપયોગી પ્રતિસાદ આપવા ખૂબ મુશ્કેલ હોઈ શકે છે તેનો આ ભાગ અમુક પ્રકારના ટ્યુટોરિયલ મોડમાં ચાલવો જ જોઇએ જ્યાં એક ખાસ પ્રશિક્ષક અથવા એક શિક્ષકની સંભાળ સાથે લગભગ 20 થી 25 વિદ્યાર્થીઓ હોય છે તે કિસ્સામાં વિદ્યાર્થીની પ્રવૃત્તિની નજીકથી દેખરેખ રાખવી અને તરત જ પ્રતિસાદ આપવાનું શક્ય બને છે વાસ્તવિક અમલીકરણ માટે ફરીથી વિભાગ દ્વારા કામ કરવું પડશે આ મૂળભૂત રીતે એક પ્રકારનું ટ્યુટોરિયલ મોડ છે આ ટ્યુટોરિયલ સત્રોમાં એકદમ વ્યાપક અને અસરકારક હોઈ શકે છે પરંતુ આ માર્ગદર્શિત પ્રેક્ટિસ છે જે સમસ્યાઓ હલ કરવાની છે તે શિક્ષક દ્વારા પસંદ કરવામાં આવે છે શિક્ષક નિયંત્રણમાં છે અને પ્રશિક્ષકની સીધી દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે શરૂઆતમાં આ વધુ અપનાવવામાં આવશે જેમ જેમ વિદ્યાર્થીઓ નવા હસ્તગત જ્ઞાનથી વધુ આરામદાયક બને છે અને આ નવા હસ્તગત જ્ઞાનનો ઉપયોગ કરીને સમસ્યાઓ હલ કરવાની દ્રષ્ટિએ તેઓ વધુ સક્ષમ બને છે પ્રશિક્ષકનું માર્ગદર્શન ધીમે ધીમે ઘટાડી શકાય છે વિદ્યાર્થીઓ શીખનારા સ્વતંત્ર અભ્યાસ તરફ વધુ આગળ વધતા નવા હસ્તગત જ્ઞાન અને કુશળતાનો પ્રયોગ સ્વતંત્ર રીતે કરવાનો પ્રયત્ન કરશે વર્ગના સંદર્ભમાં ફરીથી આવું કરવું સમયના પરિબળોને ધ્યાનમાં રાખીને ખૂબ મુશ્કેલ હોઈ શકે છે મોટેભાગે તે ગૃહ કાર્યમાં થાય છે પરંતુ ઝડપી અને ટૂંકા અભ્યાસ વર્ગખંડના સંદર્ભમાં પણ કરી શકાય છે તે અનિવાર્યપણે કોર્સની પ્રકૃતિ અધ્યયન નિષ્પતિની પ્રકૃતિ અને યોગ્યતાની પ્રકૃતિ પર આધારીત છે જેની સાથે આપણે કામ કરી રહ્યા છીએ પ્રશિક્ષકે આ અંગે પસંદગી કરવાની રહેશે પરંતુ વિચાર એ છે કે શિક્ષકની દેખરેખ પાછી ખેંચી લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સમસ્યાઓ હલ કરવા માટે નવા હસ્તગત જ્ઞાનનાં પ્રયોગનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરે છે સ્વતંત્ર અભ્યાસની સૌથી અગત્યની બાબત એ છે કે વિદ્યાર્થીઓએ કાર્ય પૂર્ણ કરવું આવશ્યક છે આપેલ કોઈપણ સોંપણી વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ અને સમયસર જમા કરાવવી આવશ્યક છે અને તેવું જ મહત્વપૂર્ણ શિક્ષક દ્વારા તેનું મૂલ્યાંકન ખૂબ જ કાળજીપૂર્વક કરવું આવશ્યક છે હકીકતમાં જે ફરિયાદ આપણે વિદ્યાર્થીઓ પાસેથી વારંવાર સાંભળીએ છીએ તે એ છે કે સોંપણીઓ નિયમિત પ્રવૃત્તિની પ્રકૃતિમાં વધુ હોય છે અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ આ સોંપણીઓનું પ્રશિક્ષકો દ્વારા ખરેખર કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવતું નથી સ્વતંત્ર પ્રથા ને ખરેખર અસરકારક બનાવવા માટે શિક્ષક આ તમામ સોંપણીઓનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરે તે જરૂરી છે અથવા પ્રવૃત્તિના કોઈપણ અન્ય પ્રકાર આપવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્ર અભ્યાસનું મૂલ્યાંકન કાળજીપૂર્વક કરવું આવશ્યક છે અને શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રતિક્રિયા આપવી આવશ્યક છે તેમને સાચું શું છે શું ખોટું છે તે કહેવું જો કંઈક સાચું છે તો તે કેવી રીતે સાચું છે અને જો કંઈક ખોટું છે તો તે કેમ ખોટું છે જો સ્વતંત્ર પ્રથા ભણવામાં ફાળો આપવો હોય તો વિદ્યાર્થીઓને આ પ્રકારનો રચનાત્મક પ્રતિસાદ આપવો આવશ્યક છે સામયિક સમીક્ષા તેને શિક્ષક ચકાસણી માર્ગદર્શિત પ્રથા અને સ્વતંત્ર અભ્યાસમાં સમાવી શકાય છે મુખ્ય વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓ તાજેતરમાં હસ્તગત જ્ઞાન અને કુશળતા તેમ જ અગાઉ પ્રાપ્ત કરેલા કાર્યોનો ઉપયોગ કરવા માટે જરૂરી એવા કાર્યો પર અભ્યાસ કરે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે કે આપણે હંમેશાં ખાતરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે નવા હસ્તગત જ્ઞાન અને કુશળતા અગાઉના સત્રોમાં હસ્તગત જ્ઞાન અને કુશળતા સાથે એકીકૃત છે જેટલી વાર આપણે વિદ્યાર્થીઓને એકીકરણની આ પ્રક્રિયામાં જોડવાનો પ્રયત્ન કરીએ છીએ તેટલી શક્યતા છે કે ભણતર ઉંડુ થશે અને શીખેલી સામગ્રી વિદ્યાર્થીઓની લાંબાગાળાની યાદમાં જશે શક્ય તેટલી વાર વિદ્યાર્થીઓને નવા હસ્તગત જ્ઞાનને પહેલાના જ્ઞાન સાથે જોડવાની મંજૂરી આપો અને સમસ્યાઓ હલ કરવા માટે આ સંયુક્ત જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરો મૂળભૂત રીતે વિદ્યાર્થીઓ એવા કાર્યો પર પ્રેક્ટિસ કરે છે કે જેના માટે તેમને તાજેતરમાં પ્રાપ્ત જ્ઞાન અને કુશળતા તેમ જ પહેલાનાં હસ્તગત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરવો જરૂરી બની રહે છે આ પ્રશિક્ષકને શિક્ષણની પ્રક્રિયાની સમીક્ષા કરવાની મંજૂરી આપે છે અગાઉ શીખેલ સામગ્રી પર આવી ફેરબદલ શીખવાનું પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે આ પ્રકારની સામગ્રીની સમીક્ષા ઘણી વાર થાય છે ત્યારે આ સામગ્રી વિદ્યાર્થીની લાંબા ગાળાની યાદમાં જાય તેવી સંભાવના ખૂબ ખૂબ નોંધપાત્ર બને છે સામગ્રી પહેલેથી જ લાંબા ગાળાની યાદમાં હોય ત્યારે પણ વિદ્યાર્થીઓને તે માહિતી પુનપ્રાપ્ત કરવાની અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પ્રેક્ટિસની જરૂર હોય છે જો શીખનારાઓએ આ સામગ્રીને લાંબા ગાળાની યાદ માટે પહેલેથી જ પ્રતિબદ્ધ કરી દીધી છે તો પણ તે માહિતીને યાદ કરવામાં અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પ્રેક્ટિસ કરવામાં વિદ્યાર્થીઓને મદદ કરવી યોગ્ય છે આમ સામયિક સમીક્ષા એ એક અત્યંત મહત્વપૂર્ણ ઘટક છે અલબત્ત ચુસ્ત સમયપત્રક જોતાં કોઈ સમયાંતરે કેટલી સમીક્ષા કરી શકે છે તે પ્રશિક્ષક દ્વારા નક્કી કરવું પડશે પરંતુ મર્યાદાની હદ સુધી પ્રશિક્ષકે ખાતરી કરવી આવશ્યક છે કે સમયાંતરે સમીક્ષા થાય છે તબક્કો સી આકારણી અને મૂલ્યાંકન કોઈપણ એકમોમાં આપણે ભાર મૂક્યો છે કે મૂલ્યાંકન એ વિદ્યાનો નિર્ણાયક ઘટક છે ગુણવત્તા આકારણી ગુણવત્તા શિક્ષણને દોરે છે રચનાત્મક આકારણી તેમ જ સારાત્મક મૂલ્યાંકન બંને આવશ્યક છે રચનાત્મક આકારણી અને મૂલ્યાંકન પ્રાથમિક હેતુ એ માહિતી એકત્રિત કરવાનો છે કે જે શિક્ષણને સુધારવા માટે કોઈ પણ સૂચના અથવા અતિરિક્ત સૂચનાત્મક સત્રોમાં કોઈ કોર્સની મધ્ય માં સુધારણા જરૂરી છે તે નક્કી કરવા મૂલ્યાંકન કરી શકાય તેથી રચનાત્મક આકારણીનો મુખ્ય હેતુ એ ડાયગ્નોસ્ટિક પ્રકૃતિ છે ડેટા કે જેની તપાસ અને પ્રતિક્રિયા આપણને પહેલા મળી છે પ્રેક્ટિસ દરમિયાન પ્રશિક્ષક દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણો અને સમયાંતરે સમીક્ષા આ બધી પ્રવૃત્તિઓ પ્રશિક્ષકને નોંધપાત્ર પ્રમાણમાં ડેટા આપે છે પ્રશિક્ષક આ બધા ડેટાનો ઉપયોગ કોઈપણ કોર્સની મધ્ય માં સુધારણાની જરૂરિયાત તેમજ કોઈપણ વધારાના સૂચનાત્મક સત્રોની જરૂરિયાત નક્કી કરવા માટે કરી શકે છે આ ઉપરાંત આપણે કોર્સ દરમિયાન ક્વિઝ જેવી ખૂબ વિશિષ્ટ રચનાત્મક આકારણીઓ સંચાલિત પણ કરી શકીએ છીએ ઘણી વાર ખરેખર શિક્ષકો આ પ્રકારના વધારાના વિશિષ્ટ રચનાત્મક આકારણીનાં સાધનોનો ઉપયોગ કરે છે નિયમિત ચકાસણી અને પ્રતિસાદ આપવા સિવાય પ્રેક્ટિસ દરમિયાન અવલોકનો અને સમયાંતરે સમીક્ષા વિશિષ્ટ આકારણી ઉપકરણો રચનાત્મક આકારણી હેતુ માટે સંચાલિત કરી શકાય છે સારાત્મક આકારણી અને મૂલ્યાંકન મૂળભૂત રીતે સારાંશ મૂલ્યાંકન મૂલ્યાંકનમાંથી ડેટા સતત આંતરિક મૂલ્યાંકનના ભાગ રૂપે સંચાલિત થાય છે જેનો ઉપયોગ અગાઉથી ચર્ચા કરેલી અધ્યયન નિષ્પતિની પ્રાપ્તિની ગણતરીમાં થાય છે પરંતુ સતત આંતરિક મૂલ્યાંકન દરમ્યાન સારાત્મક આકારણીના પરિણામો રચનાત્મક હેતુઓ માટે પણ વાપરી શકાય છે કોઈ પણ મિડકોર્સ સુધારણા જરૂરી છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે જો કોઈ ખાસ અધ્યયન નિષ્પતિ સક્ષમતા મોટાભાગના વિદ્યાર્થીઓ માટે સમસ્યાઓ ઉભી કરે છે તો વધારાની સૂચનાની જરૂર છે આકારણીનાં સાધનોનો પ્રાથમિક હેતુ પ્રકૃતિમાં સારા હોવા છતાં ડેટા ચોક્કસપણે રચનાત્મક રીતે પણ વાપરી શકાય છે અલબત્ત સૌથી મહત્વપૂર્ણ મુદ્દો જેમ કે આપણે ઘણી વખત ભારપૂર્વક જણાવ્યું છે તે છે કે તમામ આકારણી અધ્યયન નિષ્પતી સાથે ગોઠવવી આવશ્યક છે અલબત્ત સેમેસ્ટરની અંતિમ પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થીઓને પ્રતિક્રિયા આપવાના સંદર્ભમાં આપણે ઘણું બધું કરી શકતા નથી કારણ કે પહેલાથી જ વિદ્યાર્થીઓએ આ વર્ગ પૂર્ણ કર્યો છે પછી છેવટે તબક્કો ડી મોનિટરિંગ અને પ્રતિસાદમાં બે સૂચનાત્મક પ્રવૃત્તિઓ શામેલ છે જે સૂચના દરમિયાન ઘણી વાર થવી જોઈએ સંકેતો અને પ્રત્યુત્પન સુધારાત્મક પ્રતિસાદ અને મજબૂતીકરણ જ્યારે અગાઉની સામગ્રીની સમીક્ષા કરવામાં આવી રહી હોય ત્યારે સંકેતો અને પ્રત્યુત્પનનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશિક્ષક દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે જે તપાસ દરમિયાન છે અથવા વિદ્યાર્થીઓ માર્ગદર્શિત પ્રેક્ટિસમાં રોકાયેલા છે આવશ્યકપણે આ સંકેતો અને પ્રત્યુત્પનનો વિચાર છે જ્યારે વિદ્યાર્થીઓ લગભગ સમાધાનની નજીક હોય છે પરંતુ હજી આગળ વધવામાં અસમર્થ હોય છે એક નાનો સ્ટીકી પોઇન્ટ છે જ્યાં વિદ્યાર્થીઓ ખરેખર અવરોધિત થઈ રહ્યા છે તેથી પ્રશિક્ષક સંકેતો અને પ્રત્યુત્પન આપીને વિદ્યાર્થીઓને મદદ કરી શકશે જે સહાયથી વિદ્યાર્થીઓના યોગ્ય પ્રતિસાદને ઉત્તેજીત કરશે જેથી તેઓ તે કાર્ય પૂર્ણ કરી શકે જો વારંવાર સંકેતો અને પ્રત્યુત્પનથી પણ વિદ્યાર્થીઓ કાર્ય પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો આગળની સૂચના આપવી આવશ્યક છે વિદ્યાર્થીઓની સમજમાં અંતર છે અને પ્રશિક્ષક દ્વારા વધારાની સામગ્રી અથવા આગળની સૂચનાથી ભણતરને પૂરક બનાવવું જરૂરી છે તેથી આ સંકેતો અને પ્રત્યુત્પન શીખનારાઓને તેમના માર્ગમાં અસ્તિત્વમાં રહેલા કોઈપણ નાની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરશે સુધારાત્મક પ્રતિક્રિયા અને મજબૂતીકરણ ફરીથી ખૂબ આવશ્યક છે પ્રશિક્ષકએ વિદ્યાર્થી ની દરેક આકારણી પછી સુધારાત્મક પ્રતિસાદ અને મજબૂતીકરણ પ્રદાન કરવું આવશ્યક છે સૂચના દરમિયાન રચનાત્મક તેમજ સારાત્મક અલબત્ત મેં કહ્યું તેમ સેમેસ્ટર અંત પરીક્ષા એક અપવાદ છે અમે ખરેખર સેમેસ્ટરની અંતિમ પરીક્ષા પછી કોઈ પ્રતિક્રિયા આપી શકતા નથી ખરેખર તેને અસરકારક બનાવવા માટે આકારણી અને પ્રતિસાદ વચ્ચેનો વિલંબ શક્ય તેટલો ઓછો હોવો જોઈએ આ બીજો ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે કે જે બધા પ્રશિક્ષકોએ યાદ રાખવું જોઈએ કે આકારણી અને પ્રતિસાદ વચ્ચેનો વિલંબ શક્ય તેટલો નાનો હોવો જોઈએ જો તમે આંતરિક આકારણી પરીક્ષણ કરો છો તો શક્ય તેટલી ઝડપથી તેનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે અને વિદ્યાર્થીઓને સુધારાત્મક પ્રતિસાદ આપવો આવશ્યક છે તેને સામાન્ય રીતે વિદ્યાર્થી સિદ્ધિઓ સાથે ખૂબ જ મજબૂત રીતે સહસંબંધ હોવાનું પણ જોવા મળે છે પ્રશિક્ષક લઈ શકે તેવી કોઈપણ અન્ય ક્રિયાઓની તુલનામાં આ આશ્ચર્યજનક લાગે છે પરંતુ તે બતાવવા માટે નોંધપાત્ર પ્રમાણમાં પુરાવા છે કે જેટ્લી ઝડપી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પ્રતિક્રિયા હશે તેટલું સારું વિદ્યાર્થીઓનું ભણતર હશે તેથી આકારણી અને પ્રતિસાદ વચ્ચેનો વિલંબ શક્ય તેટલો નાનો હોવો જોઈએ વિદ્યાર્થીઓને ખોટામાંથી માત્ર ખરું જ નહીં પણ જવાબ કેમ ખોટા છે કે ખરા તે વિશિષ્ટ કારણો જાણવા માટે પણ પ્રતિસાદ આપવો આવશ્યક છે વિદ્યાર્થીઓને આપવામાં આવતા જ્ઞાનની સંપૂર્ણ ઉંડાણપૂર્વકની સમજ હોવી આવશ્યક છે વિદ્યાર્થીઓને મદદ કરવાની આ ભાવનામાં પ્રતિસાદ આપવો આવશ્યક છે તેથી દેખીતી રીતે એક પ્રકારનો ઉપહાસ અથવા એક પ્રકારની ટિપ્પણીઓ ટાળવી જોઈએ જે વિદ્યાર્થીને આવશ્યકપણે ખલેલ પહોંચાડે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શીખવામાં સહાય સહાય કરવાની પ્રકૃતિ વધુ છે માટે પ્રતિસાદ આપવો આવશ્યક છે મજબૂતીકરણ શૈક્ષણિક સિદ્ધિની સકારાત્મક પ્રશંસા પણ વિદ્યાર્થીઓને વધુ પ્રેરિત થવામાં મદદ કરે છે અલબત્ત જ્યારે આ થઈ જાય ત્યારે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે નીચો વર્ગ હાંસલ કરનારાઓની મજાક ઉડાવી રહ્યા નથી ત્યાં કોઈ વિક્ષેપજનક પ્રકારની તુલના નથી પરંતુ સકારાત્મક પ્રશંસા વિદ્યાર્થીઓને મદદ કરે છે સકારાત્મક પ્રશંસા પ્રેરણા માટે વધુ સારી રીતે મદદ કરે છે તેથી મજબૂતીકરણ કરી શકાય છે અને તે ગુણવત્તાયુક્ત શિક્ષણમાં ફાળો આપતું હોવાનું પણ જાણવા મળે છે આ તબક્કો નીચેના અર્થમાં પાછલા તબક્કા આકારણી અને મૂલ્યાંકન કરતા અલગ છે આકારણી અને મૂલ્યાંકન તદ્દન રચાયેલ છે તે સુનિશ્ચિત સમયે ખૂબ ખૂબ સુગઠિત સ્વરૂપે થાય છે જ્યારે મોનિટરિંગ અને પ્રતિક્રિયા સમગ્ર સૂચના દરમિયાન અને જ્યારે જરૂરી હોય ત્યારે થાય છે અહીં પ્રસ્તુત સીધી સૂચનાના ટ્રાન્ઝેક્શન મોડેલમાં 12 તબક્કાવાર પ્રવૃત્તિઓ 4 તબક્કામાં ફેલાયેલી છે આપણે તે જોયું છે અમે મેરિલના શિક્ષણના પ્રથમ પાંચ સિદ્ધાંતો અને અગાઉના એકમના તે સિદ્ધાંતો પર આધારિત આઈડી વિશે ચર્ચા કરી ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન મોડેલમાં સૂચનાત્મક પ્રવૃત્તિઓની પરિભાષા અને સંગઠન મેરિલના સિદ્ધાંતો પર આધારિત આઈડી કરતા અલગ હોવા છતાં આ બંને વચ્ચે સારી સંવાદિતતા છે વાસ્તવિક વપરાયેલા શબ્દો જુદા જુદા છે પરંતુ ભાવનામાં તેઓ એકદમ સમાન છે આપણે અહીં આ સરખામણી ખૂબ જ સરળતાથી જોઈ શકીએ છીએ પ્રથમ ત્રણ પ્રવૃત્તિઓ સમીક્ષા શું અને શા માટે તે મેરિલના સિદ્ધાંતો અથવા મેરિલના સક્રિયકરણના સિદ્ધાંતના આધારે આઈડી ના સક્રિયકરણ અને ધ્યાનને અનુરૂપ છે ખુલાસો સ્પષ્ટપણે નિદર્શન છે ચકાસણી અને જવાબ એ બંને પ્રયોગ અને આકારણી એક સાથે છે કારણ કે વિદ્યાર્થીઓ શીખી ગયેલા જ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છે અને શિક્ષક અમુક અંશે આકારણી કરે છે કે તેમના ભણતરની ગુણવત્તા શું છે પછી માર્ગદર્શિત પ્રેક્ટિસ સ્વતંત્ર અભ્યાસ એ બંને પ્રયોગ અને નિદર્શન છે વિદ્યાર્થીઓ જ્યારે જરૂરી હોય ત્યારે તેમના નવા હસ્તગત જ્ઞાન અને કુશળતા અને પ્રશિક્ષણ નો ઉપયોગ કરી રહ્યા છે સમયાંતરે અંશત સમીક્ષા તે પણ દર્શાવી રહ્યું છે મેરિલના પ્રતિબિંબ સિદ્ધાંતને સંબોધિત કરે છે પછી રચનાત્મક આકારણી સારાત્મક આકારણી સંકેતો સુધારાત્મક પ્રતિક્રિયા આવશ્યકપણે આ તે પ્રયોગનું સંયોજન છે જ્યાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાન કુશળતા અને નિદર્શનનો ઉપયોગ કરે છે જ્યાં પ્રશિક્ષક જરૂરીયાતના આધારે જરૂરી જ્ઞાન અને કુશળતા દર્શાવે છે અને અંશત પ્રતિબિંબ મળે છે જ્યાં વિદ્યાર્થીઓ નવા હસ્તગત જ્ઞાન અને કુશળતા સાથે એકીકૃત કરે છે જે તેઓ અગાઉના એકમોમાં મેળવી ચૂક્યા છે મૂળભૂત રીતે શરતો જુદા હોવા છતાં આ બંને વચ્ચે નોંધપાત્ર પ્રકારનો મેપિંગ છે આપણે આ મોડેલ અને મેરિલના સિદ્ધાંતો વચ્ચે આ સંવાદિતતાને જોવાની જરૂર છે એક ખૂબ સારો સંદર્ભ ઉપલબ્ધ છે જ્યાં પ્રત્યક્ષ પદ્ધતિઓ અને પ્રત્યક્ષ અભિગમ સૂચના મોડેલના અમલીકરણમાંથી વાસ્તવિક પ્રથાઓ અને પ્રયોગશાળા ડેટા ઉપલબ્ધ છે અને જો તમને રુચિ હોય તો આ પ્રકારના સૈદ્ધાંતિક સિદ્ધાંતોનું સમર્થન કરવા તમે કયા પ્રકારનાં પ્રયોગમૂલક ડેટા ઉપલબ્ધ છે તે જોવા માટે આનો સંદર્ભ લઈ શકો છો અભ્યાસ જ્યારે તમે સીધી સૂચના પર આધારિત કોઈ કોર્સ શીખવ્યો હતો ત્યારે ઉપયોગ કરેલ સુચનાત્મક પ્રવૃત્તિઓ અને તેમના ક્રમનું વર્ણન કરો Tale com પર અભ્યાસનાં પરિણામો શેર કરવા બદલ આભાર આગલા એકમમાં આપણે સૂચનાના પ્રોજેક્ટ આધારિત અભિગમને સમજવાનો પ્રયત્ન કરીશું અગાઉ જણાવ્યા મુજબ સૂચનાત્મક અભિગમો ઘણા છે અને મેરિલના વ્યાપક સિદ્ધાંતો લાગુ હોવા છતાં વિશિષ્ટ અભિગમો વિદ્યાર્થીઓ દ્વારા ભણતરને કેવી રીતે જુએ છે તેની વિગતોમાં ભિન્નતા છે આપણે સીધી સૂચનાનું વ્યવહાર મોડેલ જોયું છે આગામી 3 4 એકમોમાં આપણે સૂચના માટેના કેટલાક અન્ય લોકપ્રિય અભિગમો પર ધ્યાન આપીશું આગલા એકમમાં આપણે સૂચનાના પ્રોજેક્ટ આધારિત અભિગમને જોઈશું ફરી મળીશું